હેલો હાય બધાને આ શ્રેણીમાં અમે આપત્તિ પુનરિકવરી પર વાત કરી રહ્યા છીએ અને વધુ સારી રીતે નિર્માણ કરીશું અને તમારું સ્વાગત છે આ લેક્ચર આપણે આપત્તિ નબળાઈ કેટલાક ખ્યાલો પર વાત કરીશું હું જાપાનની ક્યોટો યુનિવર્સિટીની ડીપીઆરઆઈ ડિઝાસ્ટર પ્રિવેન્શન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી સુભાજ્યોતિ સમાદર છું ચાલો આપણે અહીં જોઈએ ખૂબ જ લાંબા સમયથી આપત્તિ શીખવવામાં આવતી હતી જેને માત્ર શારીરિક ઘટના માનવામાં આવે છે જો આ શારીરિક ઘટના મોટી છે તો દુર્ઘટના પણ મોટી છે જો આ શારીરિક ઘટના નાની હોય તો દુર્ઘટના પણ નાની છે જો આ શારીરિક ઘટના ન હોય તો કોઈ પણ આપત્તિની અપેક્ષા કરી શકશે નહીં તેથી જેટલી મોટી શારીરિક ઘટના જેટલી મોટી આપત્તિ અને આપત્તિ આપણે કુદરતી અને શારીરિક ઘટનાઓ અથવા કૃત્યોને કારણે સહન કરી શકીએ છીએ એટલા માટે તે આપત્તિને મેનેજ કરવા માટે ઇજનેરી અથવા તકનીકી સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું પરંતુ આપણે પહેલેથી જ જાણીએ છીએ કે આ પથ્થર આ પર્વતમાંથી આ તળેટીઓ પર આવે છે પણ કંઈ થશે નહીં અને આપણે તેના વિશે ચિંતિત નથી

સરળ કારણ એ છે કે આ ફક્ત એક સંકટ છે જે થોડી અસર લાવવાની સંભાવના છે તે ફક્ત એક શારીરિક છે આ પથ્થર ફક્ત એક શારીરિક ઘટના અથવા ઘટના છે અથવા તે કેટલીક માનવ પ્રવૃત્તિ પણ હોઈ શકે છે તે ઇજા માનવીય નુકસાન સંપત્તિને નુકસાન સામાજિક અને આર્થિક વિક્ષેપો અથવા પર્યાવરણીય અધોગતિ જેવી થોડી અસરનું કારણ બની શકે છે અને તે સુપ્ત છે તે સંભાવના પર આધારીત છે તે ક્યાંથી આવે છે તેના પર પણ નિર્ભર છે તેથી તે સુપ્ત છે તેથી જ્યાં સુધી કોઈ માનવી ન આવે ત્યાં સુધી આપણે આ શારીરિક ઘટના વિશે ધ્યાન આપતા નથી જેમ કે આપણે પહેલા અન્ય લેકચરમાં ચર્ચા કરી હતી કે જો હિમાલયમાં હિમપ્રપાત હોય તો આપણને ધ્યાન નથી હોતું જો આપણને ઉંડા સમુદ્રમાં ભૂકંપ આવે છે ત્યાં સુધી સુનામી મેઇનલેન્ડ પર ન આવે ત્યાં સુધી આપણે કાળજી લેતા નથી તેથી જો આ મનુષ્ય તળેટીમાં નીચે કામ કરતું નથી તો પછી આ પથ્થરને આપત્તિ અથવા જોખમી અધિકાર માનવામાં આવતું નથી તેથી જો વરસાદ પડે છે જો આ માનવી કામ કરે છે તો પછી આ પથ્થર આ વ્યક્તિને ટકરાશે તેવી સંભાવના છે તે પછી આપણે ફક્ત ચિંતિત છીએ તેથી આ વ્યક્તિને તે પ્રકારનું જોખમ છે અને તેથી જ આપણને તે ચોક્કસ આપત્તિ અથવા ચોક્કસ આપત્તિના જોખમને બરાબર સંચાલિત કરવાની ચિંતા છે જો તે એવું છે કે જ્યાં તે અહીં નથી તે કામ કરી રહ્યો નથી કોઈ માનવી નથી ફક્ત વન છે તો પછી આપણે તેની કાળજી લેતા નથી આપણે તેને જોખમી માનતા નથી તે કોઈ માનવ નુકસાન અથવા માનવ અસરનું કારણ બની શકતું નથી તેટલું સરળ છે હવે તે નથી કે કેટલા લોકો ખુલ્લા છે પરંતુ તેના પણ નિર્ભર કરે છે કે તેઓ કોણ છે તેમની લાક્ષણિકતાઓ શું છે યુવાન છે શું તેઓ વૃદ્ધ છે શું તેઓ ગરીબ છે શું તે ધનિક છે તેથી જ્યારે આપણે આપત્તિના જોખમ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે તેમની માનવીય લાક્ષણિકતાઓ પણ મહત્વપૂર્ણ છે જો તેઓ શ્રીમંત કરતાં ગરીબ હોય તો તેઓ ધનિક કરતાં વધુ નબળા હોય છે જો તેઓ વૃદ્ધ વરિષ્ઠ નાગરિક છે તો તેઓ યુવાન લોકો કરતાં વધુ સંવેદનશીલ છે જો તે બાળકો છે તો તેઓ અન્ય સામાન્ય લોકો કરતા નબળા પણ છે તેથી આ લોકોની લાક્ષણિકતાઓ જે યોગ્ય છે વળી તે મહત્વની બાબત છે કે કઇ વસાહત છે કોણ છે કેવી રીતે તેમની ઇમારતો છે તે એક કચ્છ ઘર છે પાકું મકાન છે લાકડાના મકાન છે સ્ટિલેટ હાઉસ છે કોંક્રિટ હાઉસ છે તેથી ઇમારતો અને વસ્તીની આ લાક્ષણિકતાઓ તે મહત્વનું નથી કે આ પત્થર કેવી રીતે અને કેમ વિસ્તરે છે તે આ સ્થાનને અસર કરે છે આ માનવ નુકસાન હોઈ શકે છે તે અન્ય સામાજિક આર્થિક નુકસાન અથવા સંપત્તિનુ નુકસાન હોઇ શકે છે તેથી નબળાઈ એ એક શરત છે કે જે શારીરિક સામાજિક આર્થિક પર્યાવરણીય પરિબળો અથવા પ્રક્રિયા દ્વારા નિર્ધારિત થાય છે જે કેટલી હદ સુધી વધે છે આ ખાસ ઓબ્જેક્ટ કે જે કોઈ ખાસ સંકટ સામે આવે છે તેની અસર થશે જો હું કોઈને લાત મારું તો કોઈક તેનો પ્રતિકાર કરી શકે છે કોઈ નબળું હોવાને કારણે તેનો પ્રતિકાર કરી શકશે નહીં તેથી જોકે હું કોઈને દબાણ કરી શકું છું હું ફક્ત કોઈને લાત લગાવી શકું છું પરંતુ તેની અસર ફક્ત મારી ક્ષમતા પર જ નહીં પણ જેને હું લાત મારું છું તેના પર પણ આધાર રાખે છે કોઈક તેનો પ્રતિકાર કરી શકે છે કોઈ તેનો પ્રતિકાર કરી શકશે નહીં તે તેમની લાક્ષણિકતાઓ પર પણ આધારિત છે તેથી જો હું ભૂકંપથી પ્રભાવિત છું તો તે મારી ક્ષમતા મારી પરિસ્થિતિઓ મારી લાક્ષણિકતાઓ પર આધારીત છે કે હું કેવી રીતે આંચકાનો પ્રતિકાર કરી શકું તેથી આપત્તિનું જોખમ એ છે કે આપણે જાણીએ છીએ પહેલેથી જ સંમત નિર્ણય છે કે તે 3 જટિલ ઘટકો છે એક સંકટ છે અલબત્ત તે ત્યાં હોવું જોઈએ એક સુપ્ત શારીરિક ઘટના જે કેટલાક સંભવિત નુકસાનનું કારણ બની શકે છે તે ખુલ્લી પણ છે કેટલાક લોકો અને વસાહતોને તે જોખમ અને નબળાઈનો સંપર્ક કરવો જોઇએ લોકોની પરિસ્થિતિઓ અને લાક્ષણિકતાઓ અથવા વસાહતો તેઓ તે જોખમમાં લાગ્યા છે તેથી સામાન્ય રીતે આપત્તિ આ 3 ઘટકોનું કાર્ય માનવામાં આવે છે કારણ કે તે ખૂબ સ્પષ્ટ છે હવે જ્યારે આપણે આપત્તિ નબળાઈ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આ કોઈ નવી ખ્યાલ નથી છેલ્લા બે દાયકાઓથી તેની લંબાઈ પર ચર્ચા થઈ રહી છે પરંતુ સમસ્યા આ વિચારને અમલમાં મૂકવાની અથવા આપત્તિ જોખમ વ્યવસ્થાપન વ્યૂહરચના અથવા આપત્તિ જોખમ ઘટાડવાની વ્યૂહરચનાઓ અને નીતિઓને સુધારવાની છે આપત્તિ નબળાઈનો અર્થ શું છે તે આપણે સ્પષ્ટપણે જાણવાની જરૂર છે કયા પ્રકારની લાક્ષણિકતાઓ આપત્તિ નબળાઈને વ્યાખ્યાયિત કરશે હજી સુધી અમારી પાસે ઘણી બધી વ્યાખ્યાઓ છે કોઈ પણ સર્વસંમતિના નિર્ણય પર પહોંચવા માટે અમે ખૂબ જ ભાગ્યે જ સંમત થયા છે તેથી વૈજ્ઞાનિકો વ્યવસાયિકો આયોજકો તેઓ આપત્તિ નબળાઈની વ્યાખ્યા તેના સૂચકાંકો તેના પરિમાણો વિશે જુદા અભિપ્રાય ધરાવે છે તેથી કેટલાક વિવેચનાત્મક સૈદ્ધાંતિક પાસા આપત્તિ નબળાઈના કાલ્પનિક પાસાની તપાસ કરવી તે જટિલ છે કે તેઓ કેવી રીતે આપત્તિ નબળાઈને વ્યાખ્યાયિત કરી રહ્યા છે અહીં આ લેકચરમાં અમે આ પ્રકારની બે અગ્રણી સિદ્ધાંતો અથવા આપત્તિ નબળાઈ પરના ખ્યાલો પર ધ્યાન કેન્દ્રિત કરીશું પ્રથમ એક નબળાઈની ડબલ રચના છે તે 2001 માં બોહલે દ્વારા છે તેથી તેઓ 2 પાસાઓથી આપત્તિ નબળાઈ શોધી રહ્યા છે તેઓ આપત્તિ કહી રહ્યા છે ફક્ત આપત્તિ નબળાઈને જ નહીં પણ નબળાઈ એ છે કે ત્યાં બે ઘટકો છે બે મહત્વપૂર્ણ ઘટકો છે જ્યારે આપણે કોઈની નબળાઈ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે એક આંતરિક ભાગ છે બીજું એક બાહ્ય ઘટક છે આંતરિક ઘટક શું છે આંતરિક ઘટક એ કોપિંગ કમ્પોનન્ટ છે અને પછી કોપિંગ કમ્પોનન્ટ શું છે તે ખરેખર મારી ક્ષમતા છે કે હું કેવી રીતે બાઉન્સનો પ્રતિકાર કરી શકું અથવા કોઈ ચોક્કસ ઘટનાના આંચકાને શોષી શકું તેથી કંઈક આવશે કંઈક થશે અને તેનો સામનો કરી શકશો એવી અપેક્ષા કરવાની મારી ક્ષમતા છે જો કંઇક બનશે તો હું આ સમસ્યાની કેટલી હદ સુધી પહોંચી શકું છું તે જોખમ અથવા તે ખતરો અને આંચકાને હું કેવી રીતે શોષી શકું છું તેનો પ્રતિકાર કરો જો કંઇક થયું તો હું કેટલી હદે પ્રતિકાર કરી શકું છું ગરીબ લોકોની જેમ તેઓ આર્થિક રીતે પ્રતિકાર કરી શકતા નથી પરંતુ કદાચ ધનિક લોકો પ્રતિકાર કરી શકે છે જો કોઈની દુકાન ખૂબ ધનિક વ્યક્તિનો ધંધો હોય તો તે આપત્તિથી પ્રભાવિત હોય છે તે સરળતાથી તેમાંથી સ્વસ્થ થઈ શકે છે કારણ કે તેની પાસે વધારે મૂડી છે તે વ્યક્તિ કે જે કૃષિ પર આધારીત છે અથવા કદાચ જમીન વિહોણા મજૂર છે આફત પછી તેની અસર થતી નથી પણ તેના માટે પૈસા ન હોવાને કારણે પાછા ઉછાળવું પણ ખૂબ મુશ્કેલ છે અથવા કદાચ કોઈ નાની દુકાનનો માલિક છે એકવાર તેનું ઘર અથવા તેની દુકાન દુર્ઘટનાથી પ્રભાવિત થયા પછી ફરીથી વ્યવસાય ચલાવવા માટે તેના માટે લાંબો સમય લે છે કારણ કે તેની પાસે પૈસા ઓછા છે તેથી હું તેનો પ્રતિકાર કેવી રીતે કરી શકું અથવા તે પણ પુનરીકવરી પ્રાપ્ત કરી શકું તેથી જોખમની અસરથી અપેક્ષા સામનો પ્રતિકાર અને પુનરીકવર પ્રાપ્ત કરવાની આ મારી ક્ષમતા છે તે મુકાબલો કરવાની વ્યાખ્યા છે અને આ મારી આંતરિક છે આ વ્યક્તિગત આંતરિક લાક્ષણિકતાઓ અથવા સમુદાયોની પોતાની લાક્ષણિકતાઓ પર આધારિત છે તે કોઈ બાહ્ય ચલ નથી પરંતુ તે પણ છે તેથી આ ઘટકો કોઈના હાથમાં જૂથના હાથમાં અથવા સમુદાયોમાં હોય છે જે તેઓ આને નિયંત્રિત કરી શકે છે બીજી બાજુ આપણી પાસે બાહ્ય એક છે જેના પર આપણે ઓછું નિયંત્રણ કરી શકતા નથી તે એક બાહ્ય ચલ છે તેઓ શું છે નબળાઈના આ ડબલ સ્ટ્રક્ચરમાં એક્સપોઝર તરીકે બાહ્ય ચલો માનવામાં આવે છે તેથી શું કેટલાક આંચક અથવા તેના જેવી કેટલીક ઘટનાઓ કયા પ્રકારનાં આંચકાઓ પર આધારીત છે તે કુદરતી ઘટના છે અથવા કેટલીક રોગચાળાઓ છે અથવા ફક્ત એક પ્રકારનો વિશેષ સંપર્ક નથી પરંતુ તે માટે હું કેટલી રક્ષણહીન છું તે સામાજિક અને સંસ્થાકીય માળખું તે વિશેષતાઓને પણ વ્યાખ્યાયિત કરે છે જે વ્યક્તિઓને ધમકીના ચોક્કસ સંપર્કમાં લાવે છે અને જેમ કે હું આઉટકાસ્ટ છું મારી પાસે ઓછા નેટવર્ક્સ છે તે ખરેખર મારું જોખમ જોખમમાં લાવે છે તેથી નબળાઈની ડબલ રચના બે ઘટકો એક એક્સપોઝર છે અને આ એક્સપોઝર એક બોહલે મુજબ અમે આ એક્સપોઝરના સંદર્ભને 3 જુદા જુદા પરિમાણોથી સમજી શકીએ છીએ એક માનવ ઇકોલોજીકલ પરિપ્રેક્ષ્ય વસ્તી ગતિશીલતા પર્યાવરણને સંચાલિત કરવાની ક્ષમતા વસ્તી વૃદ્ધિ અને માનવ ઇકોલોજી કેવી રીતે વસ્તી વૃદ્ધિ અને પર્યાવરણને સંચાલિત કરવાની ક્ષમતા પર નજર રાખે છે અને ઉમેદવારી સિદ્ધાંત ક્ષમતા સિદ્ધાંત અને તે છે કે લોકોના નિયંત્રણ અને તેમની આર્થિક જરૂરિયાતોના સાધનને સુરક્ષિત રાખવા માટે અસમાનતા અથવા સંપત્તિની અસમાનતા શક્તિ માળખાના પ્રશ્ન જેવા રાજકીય આર્થિક અભિગમ તેથી જ્યારે આપણે સંપર્કમાં આવવાની વાત કરી રહ્યા હોઈએ ત્યારે આ મુદ્દાઓ આ અભિગમો પર વિચાર કરવો જોઇએ લોકોના મુકાબલો સમજવા માટે આપણે કટોકટી અને સંઘર્ષના પ્રકારનાં અધ્યયનથી પણ વિચારો ઉધાર લઈ શકીએ છીએ જેમની પાસે સંપત્તિ અને સંસાધનોની એક્સેસ હોય છે અને તે સંઘર્ષની બાબત છે વ્યક્તિઓ અને જૂથો વચ્ચેના અથવા કેટલીકવાર ક્રિયા થિયરીઓના અભિગમ છે લોકો કેવી રીતે વર્તે છે પ્રતિક્રિયા આપે છે વારંવાર સામાજિક આર્થિક અને સરકારી અવરોધો અને એક્સેસ દ્વારા નબળાઈ ઘટાડવા જેવી સંપત્તિમાં મોડેલ વપરાશમાં પરિણામે છે તેથી આ અભિગમો નબળાઈને પ્રતિસાદ આપવા માટે લોકોની મુકાબલાની લાક્ષણિકતાઓ અથવા આંતરિક લાક્ષણિકતાઓને સમજવામાં મદદ કરી શકે છે નબળાઈ અંગેનો બીજો વધુ અગ્રણી અને ખૂબ જ લોકપ્રિય વૈચારિક વિચાર એ છે કે ટકાઉ આજીવિકાનું માળખું તે ખરેખર નબળાઈ પર નથી પરંતુ તે એક અગ્રણી અભિગમ છે જે નબળાઈને વ્યાખ્યાયિત કરે છે અને તેનું અવતરણ કરે છે અને જે હવે આપત્તિ જોખમ અને અન્ય જોખમ સંચાલનમાં ખૂબ નિયમિતપણે ઉપયોગમાં લેવાય છે તેથી આ વિચાર મૂળરૂપે ઘણા સમય પહેલા 1992 માં પ્રખ્યાત વ્યક્તિ રોબર્ટ ચેમ્બર્સ અને કોનવે દ્વારા વિકસાવવામાં આવ્યો હતો ઠીક છે તેઓ ગરીબીના મુદ્દાઓ અને આજીવિકાના પ્રશ્નો વિશે વાત કરી રહ્યા છે અને આ મોડેલને પછીથી ડીએફઆઈડી વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય વિકાસ માટે અપનાવ્યું હતું તેમનું ધ્યાન એક ગરીબ લોકો અને તેમની આજીવિકા જેવું છે જ્યારે તેઓ નબળાઈ વિશે વાત કરી રહ્યા છે ત્યારે તે આપત્તિના પરિપ્રેક્ષ્યમાંથી આવ્યું નથી પરંતુ તેઓ ગરીબ લોકો અને તેમના મોડેલના કેન્દ્રમાં વિકાસના કિસ્સામાં અને તેમની આજીવિકાને નિર્ધારિત કરવાની વાત કરી રહ્યા છે લોકોને વિકાસના કેન્દ્રમાં મૂકવા જોઈએ અને નબળાઈને એક પ્રકારનો આંચકો અથવા એક પ્રકારનો વલણ અથવા મોસમી માનવામાં આવે છે જે લોકોની આજીવિકા જાળવવા માટે ક્ષમતાને પ્રભાવિત કરે છે તેથી નબળાઇ એ લોકોની આજીવિકા અને તેમની આજીવિકાને મૂળભૂત રીતે સંચાલિત કરવાની ક્ષમતા સાથે સીધી જોડાયેલ છે અને અહીં બે મુખ્ય ઘટકો એક ટકાઉપણું અને આજીવિકા છે તેથી આજીવિકા વિવિધ પરિસ્થિતિઓમાં ટકાઉ બને છે અથવા આજીવિકાને ટકાઉ માનવું જોઈએ ચાલો આપણે જોઈએ જ્યારે કુદરતી આફતો અથવા રોગચાળા જેવા કોઈપણ પ્રકારના બાહ્ય આંચકાઓનો સામનો કરવો તે સ્થિતિસ્થાપક છે જ્યારે તેઓ આ આંચકો ગ્રહણ કરી શકે છે ત્યારે તેઓ પાછા ઉછાળી શકે છે તે સમાપ્ત નહીં થાય પછી કોઈ કહી શકે છે કે આ આજીવિકા અથવા આ લોકો જોખમમાં નથી તેઓ સંવેદનશીલ નથી ઉપરાંત કોઈની આજીવિકા બાહ્ય એજન્સીઓ બાહ્ય સપોર્ટ પર આધારીત હોવી જોઈએ નહીં જો આપણે કોઈ ગામડાના સમુદાયની વાત કરી રહ્યા હોઈએ તો ત્યાં સ્વ આશ્રિત હોવું જોઈએ સ્વતંત્ર નહીં બાહ્ય લોકો પર આધારિત ન હોવું જોઈએ તે પછી અમે તેને ટકાઉ તરીકે કહીએ છીએ ઉપરાંત આપણે ખૂબ જ ટૂંકા ગાળામાંથી ધ્યાનમાં લેવું જોઈએ નહીં પરંતુ આપણે જોશું કે આ આજીવિકા લાંબા ગાળાના આધારે લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં કેવી સ્થિતિસ્થાપક છે અને મારી આજીવિકા જાળવવા માટે હું બગાડતો નથી હું અન્યને આજીવિકાના વિકલ્પો અથવા પસંદગીઓને નુકસાન પહોંચાડવા માંગતો નથી તેથી આ મોડેલ મુજબ લોકો ખરેખર કાર્યરત છે તમે જાણો છો કે તેઓ નબળાઈના સંદર્ભમાં કામ કરી રહ્યા છે નબળાઈનો સંદર્ભ શું છે તેથી નબળાઈ સંદર્ભને 3 લાક્ષણિકતાઓ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કારણ કે આંચકો વલણો અને મોસમી ના લીધે લોકો સંવેદનશીલ હોય છે તો આંચકા શું છે એક તો પૂર દુષ્કાળ અને ચક્રવાત જેવા કુદરતી આંચકા કોલેરા અથવા ડેન્ગ્યુ જેવા રોગચાળા જેવા આરોગ્યના આંચકા આપણે કહીએ કે આર્થિક આંચકા જેવા કે કેટલાક નાણાકીય મંદી અથવા કદાચ ઘરના પરિવારમાં મૃત્યુ અથવા કદાચ સીરિયાના કિસ્સામાં અથવા શ્રીલંકાના કિસ્સામાં અન્ય ઘણા દેશોમાં ગૃહ યુદ્ધ જેવી હિંસા જ્યારે તેઓ ગૃહ યુદ્ધમાં હતા અથવા બોસ્નીયાના કિસ્સામાં હતા તેથી જે લોકો નાગરિક યુદ્ધમાં છે જેણે ખરેખર વ્યક્તિઓને સંવેદનશીલ અને હિંસા અને નાગરિક અશાંતિ તરીકે મૂક્યા છે આ બધાને આંચકા માનવામાં આવે છે જે વધતા જતા હોય છે જેના હેઠળ લોકો સંવેદનશીલ સંદર્ભમાં જીવે છે બીજો એક હેતુ અને મોસમી ફેરફાર જેવા કે કૃષિ મજૂર માટેના ખોરાકના પાકની કિંમત અથવા ઉત્પાદનને કારણે ઉત્પાદન ઓછા અથવા વધારે હોય છે હવામાન પલટાને કારણે કદાચ આ વર્ષે ઉત્પાદન એટલું ઉંચુ નથી અથવા કદાચ ખોરાકની ઉપલબ્ધતા અથવા રોજગારની તક કોઈ ખાસ ઋતુમાં મને કેટલા દિવસ રોજગારની તક મળે છે કદાચ શિયાળામાં મારી પાસે કૃષિ મજૂરી તરીકે કોઈ નોકરી નથી કારણ કે આ સમયે કોઈ પાક નથી કરતો અને વરસાદના દિવસોમાં આપણી પાસે વધુ સારી નોકરી છે વસ્તી અને વસ્તી જેવા પરિવર્તન જો વસ્તી ઝડપથી વધી રહી છે તો પછી તે પણ જોખમી હોઈ શકે છે અથવા લોકોને સંવેદનશીલ સંદર્ભમાં મૂકી શકે છે ઉપરાંત કેટલાક દેશો જેવા કે જાપાનના કિસ્સામાં અથવા ઘણા યુરોપિયન દેશોના કિસ્સામાં વસ્તી વિશે એક સવાલ છે કોઈપણ સમુદાયમાં ફક્ત થોડા લોકો યુવાનો છે તેથી તે તે સમુદાયની નબળાઈમાં પણ વધારો કરી શકે છે પર્યાવરણીય પરિવર્તન અથવા કેટલાક તકનીકી પરિવર્તન બજાર અને વેપાર વૈશ્વિકરણ અને સરકાર અને કેટલીક સરકારો નીતિઓ સ્થિર છે કેટલીક સરકારો સ્થિર નથી તેથી જો રાજકીય પરિસ્થતિ ગડબડીમાં હોય તો તે લોકોની નબળાઈમાં વધારો કરશે તેથી લોકોના સીધા નબળા સંદર્ભને નિર્ધારિત કરવા માટે 3 શરતો મહત્વપૂર્ણ છે એક આંચકો વલણ અને મોસમી છે હવે આ નબળાઈનો સંદર્ભ ખરેખર આ ગરીબ લોકો છે અને તેમની ઘરની ક્ષમતા અથવા તેમની પોતાની વ્યક્તિગત ક્ષમતાને અસર કરી રહ્યાં છે તેથી તેમની પાસે ખરેખર વિવિધ પ્રકારની મૂડી અથવા ક્ષમતાઓ છે એક માનવ મૂડી સામાજિક મૂડી આર્થિક મૂડી અને ભૌતિક મૂડી છે તેથી હવે તે બંને એકબીજા સાથે જોડાયેલા નબળાઈ અને મૂડી છે અને મૂડી એ પણ નિર્ધારિત કરે છે કે તેઓ કેવી રીતે અને કેટલી હદ સુધી ચોક્કસ આંચક માટે સંવેદનશીલ હોય છે તો કેવી રીતે આજીવિકા સંપત્તિ અથવા મૂડી તરફ ધ્યાન આપવું આજીવિકા સંપત્તિ અમે કહીએ છીએ કે ત્યાં 5 મૂડીઓ છે માનવ મૂડી સામાજિક મૂડી શારીરિક મૂડી નાણાકીય મૂડી અને કુદરતી મૂડી અને માનવ મૂડી શિક્ષણ અથવા સારા સ્વાસ્થ્ય જેવા નોલેજ અને કૌશલ્ય થી હું સક્ષમ વ્યક્તિ છું પોષણ મને પૂરતો ખોરાક પૌષ્ટિક ખોરાક મજૂરી કરવાની ક્ષમતા મળી રહી છે હું કામ કરી શકું છું હું મારા મજૂરને અનુકૂલન કરવાની ક્ષમતા આપી શકું છું કોઈ પણ પરિસ્થિતિમાં હું સાંસ્કૃતિક રૂપે અનુકૂલન કરી શકું છું અને સામાજિક મૂડી અલબત્ત મારું નેટવર્ક નેટવર્ક ખૂબ સારી રીતે કાર્ય કરે છે મારા માનવ નેટવર્ક એક બીજા સાથેના જોડાણો અથવા જૂથમાં સદસ્યતા ઔપચારિક અને અનૌપચારિક જેમ કે હું કેટલાક ક્લબમાં જઇ શકું છું અથવા કદાચ કોઈ પૂજામાં અથવા કોઈપણ પ્રકારનો ઔપચારિક અને અનૌપચારિક સંબંધ મારી સામાજિક મૂડી વ્યાખ્યાયિત કરે છે જો હું બહિષ્કૃત થઈ ગયો છું તો હું કોઈ પણ ખાસ જૂથમાં શામેલ નથી તો પછી મને લાગે છે કે હું અલગ થઈ ગયો છું મારી પાસે આંચકાને શોષી લેવાની અથવા ધમકીને શોષી લેવાની ક્ષમતા ઓછી છે અને વિશ્વાસ અને પરસ્પર ટેકો કટોકટીની પરિસ્થિતિઓમાં અથવા કોઈપણ પરિસ્થિતિ દરમિયાન આપણે એક બીજાને સહકાર આપવાની જરૂર છે અને આપણે એક બીજા પર વિશ્વાસ કરવાની જરૂર છે કારણ કે વિશ્વાસ અનિશ્ચિતતાને ઘટાડે છે તેથી જૂથના વ્યક્તિઓ વચ્ચે વિશ્વાસ અને પરસ્પર ટેકો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ એક છે સામાજિક મૂડી અને તે સામાજિક મૂડી પર આધારીત છે નિયમો અને પ્રતિબંધો સામાજિક ધોરણો છે કેટલાક લોકો તેમની આજીવિકા જાળવવા માટે તમામ તકો મેળવવા માટે ખુલ્લી એક્સેસ ધરાવે છે કે કેમ તે કેટલાક લોકો ખૂબ વંશવેલો સમાજોના કિસ્સામાં નીચા જાતિના લોકો અથવા નિમ્ન વર્ગના લોકો પ્રતિબંધિત છે સામાન્ય રીતે તેમની સિદ્ધિઓ સમાજ દ્વારા પ્રાપ્ત થતી નથી તેથી તેમને અન્ય સાથે સ્પર્ધા કરવા માટે સામાજિક રીતે પૂરતી તક આપવામાં આવતી નથી તેથી તેમની હિલચાલ સામાજિક અને આર્થિક ગતિવિધિઓ વિવિધ પ્રકારના સામાજિક ધારાધોરણોને કારણે પ્રતિબંધિત છે જે ખરેખર તેમની નબળાઈમાં વધારો કરે છે નેતૃત્વ પણ એક સારો નેતા ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી તે કેવા પ્રકારનું નેતૃત્વની ગુણવત્તા ધરાવે છે તે તેમની નબળાઈના સ્તર પર આધારિત છે અને સહભાગીઓ નિર્ણય લેવામાં સહભાગી થવું જો મારી માલિકી છે તો મને નગરના પડોશી નિર્ણય લેવાની પ્રક્રિયામાં ગામની નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગ લેવાનો અધિકાર છે હું તે નિર્ણયોને પ્રભાવિત કરી શકું છું જે એક મહાન ક્ષમતા છે તેનો સીધો પ્રભાવ છે મારી નબળાઈ પર અને પછી સામાજિક મૂડી પછી આપણી પાસે મૂળભૂત માળખા જેવી ભૌતિક મૂડી છે અને મૂળભૂત રીતે તે કોઈ સમુદાયનું પરિવહન વ્યવસ્થા અથવા આશ્રય અથવા મકાનો પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો સ્વચ્છતા માહિતીની પહોંચ જેવી માળખાકીય સુવિધા છે તેથી આ એક ગામને વ્યાખ્યાયિત કરે છે તમે ભૌતિક મૂડી અથવા સસ્તી ઉર્જાના આધારે એક ગામથી બીજા ગામમાં સરળતાથી સરખામણી કરી શકો છો અને ઉત્પાદન ઉત્પાદક માલ મૂળભૂત રૂપે સાધનો અને તકનીકીઓ જેવા કે ઉત્પાદન માટેના સાધનો અને ઉપકરણો ખાતરો બીજ જંતુનાશકો આને નિર્માતા માલ અથવા સ્થાનિક તકનીકી તરીકે માનવું જોઈએ અને પછી અમારી પાસે આર્થિક મૂડી છે તેથી પરવડે તેવા શેરોની જેમ આર્થિક મૂડી શું છે જેમ કે કેટલીક બેંક થાપણ અથવા બચત ક્રેડિટ્સ લાઇવ સ્ટોક્સ ઘરેણાં બધાને પોસાય તેવા શેર તરીકે માનવું જોઈએ પૈસાની નિયમિત આવક પેન્શન રેમિટન્સ વેતન જેવી આ પૈસાની નિયમિત આવક છે કુદરતી મૂડી શું છે જમીન જંગલો દરિયાઇ પર્યાવરણીય સેવાઓ તેથી બધાને કુદરતી મૂડી માનવામાં આવે છે હવે જેમ કે શ્રીમંત લોકોની જેમ તેઓની આર્થિક મૂડી વધારે છે માનવીય મૂડી પણ વધારે છે જ્યારે ગરીબ લોકોની આર્થિક મૂડી માનવ મૂડી અને શારીરિક મૂડીમાં આપણે કહી શકીએ છીએ તે ખૂબ ગરીબ છે તેથી અહીં જમીન વિહોણા મજૂરીનું મોટું ઉદાહરણ છે તેની પાસે મજૂર જેવી માનવ મૂડી હતી પરંતુ તે અભણ છે અથવા કોઈ શિક્ષણ નથી અને નબળી સ્વાસ્થ્ય છે અકુશળ છે અને સામાજિક મૂડી સામાન્ય રીતે નથી પરંતુ કોઈ પણ નેટવર્ક પોતાના સમુદાયમાં નેટવર્ક નથી બહાર નથી અને ગામના નિર્ણયને અસર કરી શકતું નથી એવું માનવામાં આવે છે મજૂર વર્ગના લોકો નીચા દરજ્જામાં અને નબળા બાહ્ય નેટવર્ક તેણી ભોગવે છે શારીરિક મૂડી કદાચ સિંચાઇની સુવિધા નહીં વરસાદથી પીડિત કૃષિ નબળા આવાસો અને માત્ર કાર્બનિક ખાતરો સ્થાનિક ખેતી તકનીકી પરંપરાગત કૃષિ નોલેજ પર આધારિત છે નાણાકીય મૂડી નીચા વેતનની જેમ બચત નહીં અને નાણાં મોકલવા અને લોન માટે બેંકમાં પ્રવેશ નહીં અને કુદરતી મૂડી ભૂમિહીન છે પૂરગ્રસ્ત વિસ્તારો અને દુષ્કાળના વિસ્તારોમાં રહે છે તેથી આ બધા નબળાઈ સંદર્ભને નિર્ધારિત કરે છે અને તે પછી નબળાઈ સંદર્ભ પણ આજીવિકાની સંપત્તિ અથવા વિવિધ પ્રકારની મૂડી છે અને આ મૂડી પણ નબળાઈઓને નવી વ્યાખ્યા આપે છે પરંતુ આ બંને નીતિ સંસ્થા અને પ્રક્રિયાને પણ પ્રભાવિત કરી રહ્યા છે તેઓ 5 વિવિધ પ્રકારની મૂડી અને આજીવિકા વ્યૂહરચનાથી આર્થિક અને અન્ય વળતર વચ્ચે વિનિમયની 5 શરતોની એક્સેસ નક્કી કરે છે તેથી રૂપાંતર માળખું અને પ્રક્રિયા શું છે એક સંસ્થાકીય સંગઠન નીતિઓ અને કાયદા છે અને આકાર આપતી આજીવિકા શું છે અને તે કેવી રીતે સ્તરો પર કાર્યરત છે તેથી રૂપાંતર માળખું અને પ્રક્રિયાને આપણે સરકારની નીતિઓ કહીએ છીએ તે સ્થાનિક પ્રાદેશિક અથવા કેન્દ્ર સરકાર હોઈ શકે છે જે માનવ મૂડી અને એનજીઓની નીતિઓ જેવી નબળાઈઓ પર મોટો પ્રભાવ પાડે છે તેઓ અહીં આવશે કે નહીં સંયુક્ત રાષ્ટ્ર જેવા આંતરરાષ્ટ્રીય અથવા ત્યાં સંસ્થાઓ જેવી સંસ્થાઓ તે માળખાની શરતો શું છે રાજકીય વહીવટી ક્ષેત્રો પ્રતિનિધિ કારોબારી એજન્સીઓ નાગરિક સમાજો અને એનજીઓ રાજકીય પક્ષો અને કાયદો વ્યાપારી સાહસ નિર્ણય લેનારાઓ કોણ છે અને કેવી રીતે નિર્ણય લે છે તેના પરની પ્રક્રિયા તે ખૂબ લોકશાહી છે કે નહીં કાયદો રિવાજો ધોરણો તેઓ કડક છે કે નહીં તે ઔપચારિક અથવા અનૌપચારિક સ્પષ્ટ અથવા ગર્ભિત છે આ તમામ બાબતો છે અને ભાષા કઈ ભાષા તેઓ સારી રીતે દસ્તાવેજીકરણ કરે છે કઈ ભાષાનો ઉપયોગ થાય છે અને જાતિ પ્રથા વર્ગ પ્રણાલી સ્થિતિ જેવા સામાજિક સ્તરો કે જે ખરેખર આ પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરે છે તેથી અમારી પાસે નબળાઈનો સંદર્ભ છે પછી તે ઉલટું માનવ મૂડી પર અસર કરી રહ્યું છે અને તે પછી તે નીતિ સંસ્થાઓ અને પ્રક્રિયાને પ્રભાવિત કરી રહ્યું છે અને આ માળખું નબળાઈને પણ પ્રભાવિત કરે છે અને તે પછી તે જીવનનિર્વાહની વ્યૂહરચના તરફ દોરી જાય છે અને આજીવિકા વ્યૂહરચના આખરે આજીવિકાનાં પરિણામો પર પહોંચી છે તેથી તે શું છે અને તે ખરેખર લોકોની મૂડી અને નબળાઈને અસર કરે છે અહીંની આજીવિકા વ્યૂહરચના લોકો લઈ શકે છે એક નબળાઈ સંદર્ભ અને પરિવર્તનશીલ માળખું અને પ્રક્રિયાના પ્રભાવ હેઠળ આજીવિકા સંપત્તિ અને મૂડીનો ઉપયોગ અને સંયોજન છે તેથી હું કઈ નબળાઈઓથી છુપાઈ છું અને તે પછી કેવા પ્રકારની મૂડી અને કેવા પ્રકારનું શાસન અથવા પરિવર્તનશીલ માળખાં છે જે ખરેખર આજીવિકાની વ્યૂહરચનાઓને વ્યાખ્યાયિત કરે છે અને તેથી નબળાઈ સંદર્ભ ખરેખર મૂડીઓને પ્રભાવિત કરે છે અને પછી મૂડી પણ નબળાઈ સંદર્ભમાં અસર કરે છે જે આંચકો વલણો અને મોસમી છે અને પછી આ બંને સંયુક્ત નીતિઓ સંસ્થાઓ અને પ્રક્રિયાથી પ્રભાવિતથી ઉલટું છે તેથી નીતિઓ સંસ્થાઓ અને પ્રક્રિયા લોકોની નબળાઈ અને મૂડી પર પણ સીધો પ્રભાવ પાડે છે અને આ માળખાના આધારે લોકો આજીવિકાની વ્યૂહરચના લઈ શકે છે અને તે આજીવિકાના સામાન્ય રીતે કેટલાક પરિણામ આવે છે જેણે તેમની મૂડીઓ પર પણ અસર કરી અને ફરીથી નબળાઈ પર પણ તેથી આ ખ્યાલ આ રીતે છે અને સાંભળવા બદલ તમારો આભાર